હવે આપણે શરૂઆત જોશું બરાબર ને પરંતુ આ સર્કિટ જોતા હોય તો આ મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ અને લોસ કમ્પોનન્ટ લાવ્યા છીએ જ્યાં શરૂઆતમાં જ છે તે પછી આપણે ફક્ત સરળ કરવા માટે કરીશું પરંતુ આ પ્રકારની સર્કિટ તે સચોટ પરિણામ આપશે નહીં જ્યારે પરિણામ ની ગણતરી અયોગ્ય હશે કારણ કે આપણે ફક્ત તેના માટે આટલું સરળ બનાવ્યું છે અને તેથી જ આપણે અહીં કનેક્ટ કર્યું છે તે વાંધો માટે નહી પરંતુ માત્ર સમજણ માટે છે અને આ ભાગને આપણે પહેલેથી જ કહ્યું છે જેને આપણે લોડ રેઝિસ્ટન્સ કહીએ છીએ તેથી આ બે ઉમેરવામાં આવે છે અને આ બે ઉમેરવામાં આવે છે અને આ કરંટ I 2 ટર્મ છે આ I 1 છે અને આ V છે તેથી ફક્ત સાફ કરવા માટે છે તેથી હવે જો અહીંના આગળના સર્કિટ પર જાઓ તો Ri અવગણવામાં આવે છે માની લો કે તે ત્યાં નથી જો તે ત્યાં ન હોય તો આ ફક્ત I 1 છે આ X m છે અને બાકીનું તે બરાબર છે અને છેલ્લું એ છે કે આ ભાગ છે જે ત્યાં પણ નથી આ ભાગ પણ ત્યાં અવગણેલ નથી તેથી S 1 થી હું પ્રારંભ કરી રહ્યો છું અને આ r 1 છે અને આ x 1 x 2 છે આ r2 અને r2 2 1S 1 S S1 છે તેથી આ ભાગ 0 છે તેથી આ લોડ S 1 સાથે પ્રારંભ કરો તેથી આ ભાગ 0 હશે તે કિસ્સામાં જ્યારે S 1 હોય ત્યારે હું પ્રારંભ કરું છું તેથી આ એક અંદાજ છે જે તે યોગ્ય પરિણામ આપતું નથી આ એક અન્ય અંદાજ છે પણ તે સચોટ ન હોઈ શકે અને આ તે સચોટ પણ નથી અને આ S 1 પણ છે તેથી તે કિસ્સામાં આ ભાગ પણ છે જે આપણે પ્રારંભ કરવાનું વિચાર્યું નથી આ ભાગ પણ અવગણેલ છે તેથી S 1 તેથી આ ભાગ iS0 છે અને આ સિમ્પલ સિરીઝ સર્કિટ છે તેથી હવે પ્રારંભ સમયે S 1 લોડ રેઝિસ્ટન્સ iS0 છે મેં શરૂઆત માં કહ્યું હતું કે મોટર કરંટ એ ફુલ લોડ કરંટ ના 5 થી 6 ગણા વધારે હોઈ શકે છે કારણ કે શરૂઆતમાં આ ભાગ 0 છે તેનો અર્થ એ કે આખરે પ્રારંભિક કરંટ ને કારણે અસર કરતો ઇંપેડન્સ ઓછો થઈ રહ્યું છે કારણ કે આ ભાગ 0 છે તેથી શરૂઆતમાં ઇફેકટીવ ઇંપેડન્સ ઓછો થઈ રહ્યો છે અને કરંટ V ઇંપેડન્સ હશે તેથી જેમ કે ઇંપેડન્સ ઓછો થઈ રહ્યો છે તેથી કરંટ વધુ હશે તેથી શરૂઆતમાં કરંટ હાઇ હશે તેથી સામાન્ય રીતે મોટરમાં આ ફુલ લોડ કરંટ 5 થી 6 ગણો મળશે જે પ્રારંભિક કરંટ ફૂલ લોડ કરંટ ના 5 થી 6 ગણા છે તેથી સરખામણી કરતાં સર્કિટ મોડેલની શન્ટ શાખામાં આપેલ કરંટ ને શરૂઆત માં અવગણના કરી શકાય છે જે સર્કિટ ને આકૃતિ 15 C માં ઘટાડી રહી છે તેથી શરૂઆતમાં પ્રારંભ શાખા ને સરળતા માટે અવગણવામાં આવે છે હવે શરૂઆતી ટોર્ક T start એ 3 S થી શરૂઆત થશે અને ત્યારબાદ I starts 2 r2 કારણ કે આપણી પાસે આ સમીકરણ પર થી છે શરૂઆતી ટોર્ક સમીકરણ મહત્તમ ટોર્ક સમીકરણ ટોર્ક સમીકરણ બધું આપણે જોયું છે તેથી તે 3ω S I start 2 r2 થશે તેથી મૂળભૂત રીતે ટોર્ક સમીકરણ જોયું છે જેને 3 3ω SPG કહે છે જે પહેલેથી જ જોયું છે અને PG એ 3 i 2 I 2 I start 2 r2S છે પરંતુ S 1 છે અને આમાં I2 ને બદલે તે I start થશે તેથી જ T start3ω S I start 2 r2 થશે આ છે સમીકરણ 44 છે હવે સરળતા અથવા અંદાજ માટે ધરી લો કે flફુલ લોડ I2 fl આ માત્ર અમારી ધારણા માટે જ છે તેથી આ કિસ્સામાં ફુલ લોડની સ્થિતિ હેઠળ મેગ્નેટાઇઝિંગ કરંટ પણ અવગણવામાં આવે છે પછી ફૂલ લોડ ટોર્ક T fl એ પહેલા ની જેમ 3ω I fl 2 r2a Sfl હશે હવે ફક્ત આ સમાન ટોર્ક સમીકરણ નો ઉપયોગ કરો જેને ફુલ લોડ કરંટ ની આ પરિભાષા માં કહે છે ફુલ લોડ કરંટ અને ફુલ લોડ સ્લિપ ને તે વસ્તુઓ થી બદલવા માં આવે છે તેથી આ 3ω S I fl 2 r2S Sfl છે Sfl ફુલ લોડ પર સ્લિપ છે ફુલ લોડ નો અર્થ એ થાય કે ધારો કે મશીન જે કામ કરી રહ્યું છે તે 10 h p મશીન છે તેથી તે 10 પર કામ કરી રહ્યું છે તે 187 46 વોટ છે તેથી જો r ઉદાહરણ તરીકે 10 વોટ મશીન છે અને જો તે 10 કિલોવોટ પર ચાલે છે તો અનુરૂપ કરંટ ફુલ લોડ કરંટ હશે તે ફુલ લોડ પાવર અને અનુરૂપ સ્લિપ ફુલ લોડ સ્લિપ હશે તેથી આ 3ω S I fl 2 r2Sfl છે જ્યાં Sfl ફુલ લોડ સ્લિપ છે હવે જો સમીકરણ 44 ને 46 વડે ભાગવામાં આવે તો પછી T startingT flI start 2 I startI fl whole 2 Sfl મળશે આ એક સરળ સંબંધ છે તેથી આ સાથે જે થોડી ઘણી થિયરી છે તે ઓછામાં ઓછું પ્રથમ વર્ષના સ્તરે છે તેથી આ ઇન્ડક્શન મશીન થિયરી નો ભાગ પૂર્ણ થવા સાથે આગળ આપણે થોડા ઉદાહરણો જોશું તેથી આશા છે કે મૂળભૂત થોડીક બાબતોનો પ્રયાસ કરવા માટે એકદમ કોઈ સમસ્યા નહીં થાય થોડીક ધારણાઓ ધ્યાનમાં રાખવી પડશે અને આ બધી બાબતો આપમેળે એક પછી એક આવશે અને કંઈપણ ખરેખર મુશ્કેલ નથી તેથી હવે એક ઉદાહરણ લો ધારો કે 6 પોલ ઇન્ડક્શન મોટર ને 50 હર્ટ્ઝ સપ્લાય આપવામાં આવેલ છે જો ફુલ લોડ પર રોટર e m f ની ફ્રેક્વન્સી 2 હર્ટ્ઝ બરાબર છે જે iSf2Sf છે ફુલ લોડ સ્લિપ અને ગતિ શોધો તેથી P એ 6 આપવામાં આવેલ છે f 50 હર્ટ્ઝ f 2 હર્ટ્ઝ આપવામાં આવે છે અને આપણે f2 Sf જાણીએ છીએ તેથી Sf2f છે તેથી f22 અને f50 છે તેથી સ્લિપ 0 04 અને n S આપણે જાણીએ છીએ 120 fP છે તેથી 120 506 તેથી 1000 rpm છે અને S n S na n S છે તેથી S આપણને 0 04 આ 1000 મળ્યાં છે તેથી શોધવા પડશે તેથી રોટરની ગતિ 960 rpm છે તેથી સરળ ઉદાહરણ છે એ જ રીતે ઉદાહરણ 2 એ 3 ફેજ 6 પોલ છે 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટરમાં નો લોડ પર સ્લિપ 1 છે અને ફુલ લોડનો 3 છે a સિંક્રનસ સ્પીડ b નો લોડ સ્પીડ c ફુલ લોડ સ્પીડ d સામાન્ય સ્થિતિ માં રોટર કરંટની ફ્રેક્વન્સી અને e ફુલ લોડ પર કરંટની ફ્રેક્વન્સી શોધો તેથી જ્યારે P 6 નો લોડ સ્લિપ પર 0 01 આપવામાં આવ્યું છે ફુલ લોડ સ્લીપ આપવામાં આવે 0 033 છે તેથી n S ભૌતિક રીતે 120 fP છે તેથી તે 1000 rpm છે આ બધા મૂલ્યને મુક્તા તે 120 છે f 50 હર્ટ્ઝ અને P 6 પોલ તેથી 1000 rpm તેને p r બરાબર બનાવતા નથી પછી અહિયાં ભૂલ કરશે કે પોલ ની સંખ્યા છે તેથી 1000 rpm છે હવે નો લોડ સ્પીડ n 0 કેટલી છે આપણે જાણીએ છીએ કે n S nn તેથી અહીં nn 0 છે તેથી S0n S n 0n S અથવા n 01 S0 છે તેથી S0 0 01 છે જે નો લોડ સ્લિપ છે તેથી n 0 એ 99 rpm હશે હવે c ફુલ લોડ સ્પીડ છે તેથી n fl ફક્ત 0fl n fln S1 Sfl ને બદલી શકે છે આ 1000 અને Sfl 0 03 છે તેથી તે 970 rpm આવી રહ્યું છે હવે રોટર કરંટ ની ફ્રેક્વન્સી સામાન્ય સ્થિતિ માં f2 કેટલું છે સામાન્ય સ્થિતિ S પર S1 છે તેથી સ્વાભાવિક રીતે રોટર ફ્રેક્વન્સી હાલ ની ફ્રેક્વન્સી સામાન્ય સ્થિતિ S પર 50 હર્ટ્ઝ થશે તે સમયે તે રોટર સ્ટેશનરી જ્યારે સ્ટેશનરી સ્લિપ 1 છે તેથી ફુલ લોડ પર રોટર કરંટની ફ્રેક્વન્સી f2Sfl f છે તેથી ફુલ રોટર Sfl 0 અને આ 50 છે તેથી તે 1 5 હર્ટ્ઝ બરાબર હશે તેથી ઉદાહરણ 3 માં 6 પોલ છે 50 હર્ટ્ઝ છે ફુલ લોડ પર ચાલતી 3 ફેજ ઇન્ડક્શન મોટર 60 ન્યુટન મીટરનો ઉપયોગી ટોર્ક વિકસાવે છે જ્યારે રોટર e m f 120 મિનિટ દીઠ સંપૂર્ણ 120 સાઇકલ બનાવે છે તેનો અર્થ એ કે તે શોધવા માટે આમાંથી રોટર ફ્રેક્વન્સી શોધવા પડશે શાફ્ટ પાવર આઉટપુટની ગણતરી કરો જે મેં કહ્યું છે તે મીકેનિકલ પાવર છે જો મિકેનિકલ ટોર્ક ઘર્ષણમાં નાશ પામે અને તે કોર લોસ માટે 10 ન્યુટન મીટર છે રોટર વિન્ડિંગ્સમાં કોપરના લોસ મોટરમાં ઇનપુટ એફીશ્યંસી ની ગણતરી કરો સ્ટેટર લોસ 800 વોટ આપવામાં આવે છે તેથી f2Sf છે તેથી ખરેખર Sf2Sf આ મિનિટ દીઠ 120 સંપૂર્ણ સાઇકલ આપવામાં આવે છે તેથી રોટર ફ્રેક્વન્સી 12060 છે તેથી સેકંડ દીઠ કેટલા સાઇકલ ખરેખર 2 હર્ટઝ સાઇકલ સેકંડ દીઠ છે તેથી તે 2 હર્ટ્ઝ બરાબર છે હવે S પછી 2f છે કારણ કે Sf2 છે તેથી S250 છે તેથી 4 0 04 છે હવે n S120 fP અને P 6 છે f 50 છે તેથી n S1000 rpm છે હવે રોટર ગતિ n1 S n S છે તેથી 1 0 04 1000 તેથી 960 rpm છે તેથી ω2 pi n છે કારણ કે અમને ટોર્કની જરૂર છે તેથી ω અમને 2 pi n60 ની જરૂર છે તેથી તે પ્રતિ સેકન્ડમાં 100 53 રેડિયન આવી રહ્યું છે હવે શાફ્ટ પાવર આઉટપુટ ઉપયોગી ટોર્ક રોટર ગતિ તેથી ઉપયોગી ટોર્ક આપવામાં આવે છે 160 રોટર ગતિ 100 53 મળી અને અહીં તે ઉપયોગી ટોર્ક છે જો સમસ્યામાં જોવામાં આવે તો તેને 160 ન્યૂટન મીટર બરાબર આપવામાં આવે છે તેથી તે ખરેખર 16 085 કિલો વોટ છે હવે મીકેનિકલ વિકસિત ભાગ P m ઉપયોગી ટોર્ક લોસ રોટર ગતિ તેથી ઉપયોગી ટોર્ક 160 છે અને આ લોસ 10 આપવામાં આવે છે તેથી 160 10 ન્યૂટન મીટર રોટર ગતિ 100 53 છે તેથી P m 17 09 કિલો વોટ છે હવે આગળનો ભાગ છે P m 3 I2 2 r2 1S 1 એ આઉટપુટ દીઠ મિકેનિકલ છે તેથી 3 I2 2 r2લખી શકે છે S P m1 S આ સમીકરણ નો અર્થ એ છે કે આ સમીકરણ થી તે લખી શકાય છે કે S P m1 S છે અમે લખી રહ્યા છીએ 3 I 2 તેથી મૂળભૂત રીતે આ ટર્મ 3 છે પછી I2 2 r2 પછી 1 SS છે તેનો અર્થ એ કે આ ભાગ S P m 1 S છે તેથી તે રોટર કોપર લોસ 3 I2 r2 છે આ રોટર કોપર લોસ નું સમીકરણ S P m1 S છે તેથી રોટર કોપર લોસ 17 09 થશે પછી તે P m 17 09 એ 0 041 0 04 છે તેથી તે 0 712 કિલો વોટ આવી રહ્યું છે હવે મોટર મિકેનિકલ પાવર આઉટપુટમાં મોટર ઇનપુટ પર ઇનપુટ રોટર કપલ લોસ કુલ સ્ટેટર લોસિસ કુલ સ્ટેટર ની લોસ ખરેખર 800 વોટ આપવામાં આવે છે કારણ કે સમસ્યામાં તેને કુલ સ્ટેટર લોસ 800 વોટ આપવામાં આવે છે તે અહીં 800 આપવામાં આવે છે તો તેનો અર્થ એ કે તે રૂપાંતરિત કિલો વોટ થાય છે તેથી અહીં તે 17 09 0 712 800 વોટ એટલે 8 કિલો વોટ છે 602 કિલો વોટ ઉમેરો તેથી એફીશ્યંસી એ આઉટપુટ ઇનપુટ છે તેથી આઉટપુટ 16 085 છે અને 8 608 ઇનપુટ છે તેથી તે એફીશ્યંસી બરાબર 86 47 છે તેથી સમજી શકાય તેવું છે આગળ એક સ્ક્વેરલ કેજ ઇન્ડક્શન મોટર ફુલ લોડ પર 4 ની સ્લિપ છે પ્રારંભિક કરંટ ફુલ લોડ કરંટ ના 5 ગણા છે સ્ટેટર ઇંપેડન્સ અને મેગ્નેટાઇઝિંગ કરંટ ની અવગણના થઈ શકે છે અવગણના કરીને મહત્તમ ટોર્ક અને તે સ્લિપ ની ગણતરી કરે છે કે જેના પર તે થાય છે અને શરૂઆતી ટોર્કની ગણતરી આ બંને વસ્તુઓની બરાબર છે હવે આપણે જાણીએ છીએ કે I start 2V 2 r2 2 x 2 2 છે કારણ કે પ્રારંભ સ્લીપ 1 અહીં ફરીથી અને ફરીથી હું તે પાછલા સમીકરણ નંબર લખતો નથી પરંતુ આ બધી બાબતો બરાબર આપવામાં આવી છે તેવી જ રીતે અને આ એક શરૂઆત છે અને ફુલ લોડ પર I fl 2 ફુલ લોડ કરંટ V 2r2Sfl 2 x 2 2 છે કારણ કે પ્રારંભની સ્લીપ 1 અહીં તે બરાબર લખાયેલું છે હવે જો આપણે સમીકરણ 1ને સમીકરણ 2 વડે ભાગીએ તો I start 2I startI fl whole 2 આ સમીકરણ મળશે તેથી આ એક જેને r મહત્તમ કહે છે જેને મહત્તમ ટોર્ક કહે છે તે r2 નો સંબંધ કે r2S max x 2 છે કારણ કે આપણે r2S max T ને જાણીએ છીએ તેથી r2S max T x 2 આ આપણે જાણીએ છીએ તેથી અહીં આપણી પાસે r2S max T x 2 મૂકી રહ્યા છીએ તેથી અહીં બાદબાકી કરો એટલે જ અહીં લાલ શાહીમાં લખ્યું છે આપણે તેને મૂકી રહ્યા છીએ જો સમીકરણ ને મૂકો અને સરળ બનાવો તો આ આ સમીકરણ બરાબર હશે હવે આપેલ ડેટા એ છે કે I start ફુલ લોડ કરંટ ના 5 ગણા છે જે ફુલ લોડ કરંટ ના 5 ગણા છે જે I start 2I fl 2 તે પછી 25 થશે જ્યાં I start5 I fl ફુલ લોડ સ્લિપ 0 04 આપવામાં આવે છે તેથી આ મૂલ્ય આપણે બધાને મુક્તા આ સમીકરણ મળશે અહીં S ના બે મૂલ્યો મળશે એક શક્ય નથી પરંતુ બીજું શક્ય છે જો આ ઉકેલો તો Smax0 2 મળશે કારણ કે અન્ય મૂલ્ય શક્ય નથી તેથી S થી જાણો કે ટોર્ક સમીકરણ T max3ω S0 5 V 2x 2 અહીં તે વિગતવાર C સમીકરણ 37 અહીં છે તે વિગતવાર છે તેથી અહીં પછી આનો અર્થ એ કે T ફુલ લોડ ટોર્ક 3ω S આ સમીકરણ છે અહીં તે બરાબર 35 સમીકરણથી સંપૂર્ણ છે તેથી બધાએ તેને ધ્યાનમાં રાખવું થોડું ધ્યાનમાં રાખવું પડશે તેથી સમીકરણ 4 ને સમીકરણ 5 વડે ભાગવામાં આવે તો જો આમ કરશો તો T maxT fl આ સમીકરણ પ્રાપ્ત કરશે તેને ભાગો અને અને સાદું રૂપ આપો તો આ સમીકરણ મળશે તેથી T maxT fl હવે r2 r 2 મૂકો જેને x max T x 2 કહે છે તેને સરળ બનાવો તે અહીં ફરીથી અને ફરીથી લખવામાં આવ્યું છે કે r2S max T x 2 અહીં તે લખ્યું છે જો મુકશો તો તમને આ મળશે હવે Smax ને 0 2 ફુલ લોડ સ્લિપ 0 04 મેળવવા માટે મૂકો તેથી તે ફક્ત સ્લિપ નું કાર્ય છે અને જો તેને સરળ બનાવશે તો તે 2 તેનો અર્થ એ કે મહત્તમ ટોર્ક ફુલ લોડ ટોર્ક કરતા 2 6 ગણા હશે તેથી મહત્તમ ટોર્ક એ ફુલ લોડ ટોર્ક ના 2 6 ગણો છે તેની થોડો પ્રેક્ટિસ જરૂરી છે હવે સમીકરણ 47 થી આપણે જાણીએ છીએ કે T startT fl આ એક છે તેથી I startI I fl5 તેથી 5 2 Sfl 0 04 છે તેથી શરૂઆતી ટોર્ક ખરેખર આ સમસ્યા માટે ફુલ લોડ ટોર્ક બનશે તો આગળનું ઉદાહરણ 5 છે પાવર ઈનપુટ 3 ફેઝ ઇન્ડક્શન મોટર માટે 60 કિલો વોટ છે સ્ટેટરને કુલ 1 કિલોવોટનું લોસ થયું છે જો મોટર 3 સ્લિપ સાથે ચાલી રહી છે તો વિકસિત કુલ મીકેનિકલ પાવર અને તબક્કા દીઠ રોટર કોપર ના લોસ ને શોધો તેથી રોટર ઇનપુટ સ્ટેટરઇનપુટ તે સમયે મેં કહ્યું હતું કે એર ગેપ પાવરની શરૂઆતમાં સ્ટેટર લોસ તેથી તે PG હશે 60 1 59 કિલો વોટ અને સ્લિપ 0 03 છે તેથી કુલ મીકેનિકલ પાવર વિકસિત થાય છે P m આ સમીકરણ પરથી પણ 1 S PG પ્રાપ્ત થાય છે 2 કિલો વોટ મળશે હવે રોટર કોપર લોસ અમે પણ આ ફોર્મ્યુલા S PG માંથી લીધું છે તેથી તે 0 03 59 છે તેથી તે ખરેખર આ ગણતરીમાં 1 11770 વોટની છે આ વાદળી શાહી જુઓ કે 1770 વોટ છે તેથી 3 ફેજ દીઠ રોટર કોપર રોટર કોપર લોસ ભાગ્યા 3 તે 590 વોટ હશે તે એક સરળ સમસ્યા છે ફક્ત કોઈ સૂત્ર ધ્યાનમાં રાખવું પડશે આગળ ઉદાહરણ 6 છે 500 વોલ્ટ 3 ફેઝ ઇન્ડક્શન મોટર સ્ટેટર ઇંપેડન્સ નો મોટો ભાગ છે કુલ રોટર ઇંપેડન્સ ની સામાન્ય સ્થિતિ માં પણ સમાન જ કિમત છે સામાન્ય સ્થિતિ નો અર્થ હજી પણ થાય છે જ્યારે સ્લિપ 1 હોય ત્યારે મેગ્નેટાઇજિંગ કરંટ 36 એમ્પીયરહોય છે કોર લોસ 15000 વોટનું થશે મીકેનિકલ લોસ 750 વોટનું છે 2 ના સ્લિપ પર આઉટપુટ એફીશ્યંસી અને પાવર ફેક્ટર મેળવો આ સમસ્યા છે અમે એક સરળ સર્કિટ બનાવી છે અમે આ શન્ટ શાખા શરૂઆતમાં જ મૂકી છે અને આ બધી વસ્તુઓ છે આ લોડ રેઝિસ્ટન્સ ભાગ છે આ રોટર ભાગ છે આ સ્ટેટર ભાગ છે અને આ હાથ શાખા ભાગ છે જેને સરળ ગણતરી કહે છે તેને અહીં મૂકી શકો છો મારો મતલબ કે જો વધુ સચોટ ગણતરી જોઈતી હોય તો મૂકી શકો છો શન્ટ શાખા અહીં છે શન્ટ શાખા અહીં છે તમે મૂકી શકો છો વસ્તુઓ માટે ગણતરી થોડી જટિલ હશે તેથી કોઈપણ રીતે અહીં આપણે આ બનાવ્યું છે અને આ લોડ રેઝિસ્ટન્સ ભાગ છે ફક્ત r2S r2 છે જે r2 1 SS ની જેમ બનાવવામાં આવ્યું હતું તેથી ફેજ વોલ્ટેજ તે આપવામાં આવે છે થ્રી ફેજ વોલ્ટેજ 500root 3 છે તેથી આ વોલ્ટનો 288 7 તેથી તેને રેફરન્સ તરીકે લો 7 એન્ગલ 0 વોલ્ટ છે હવે સ્લિપ 0 02 આપવામાં આવે છે અને તે r 1r2 0 06 ઓહ્મ અને x 1x 2 0 21 ઓહ્મ સમસ્યામાંથી જઆપવામાં આવે છે હવે સંપૂર્ણ ઇંપેડન્સ જો ઉમેરવામાં આવે છે તો તે આ બે ઉમેરો આ એક r2 1 SS છે તેથી તે ખરેખર 3 19 આવે છે મારો અર્થ સર્કિટની કુલ ઇંપેડન્સ ફક્ત હમણાં જ ઉમેરવા પર જાઓ તેને આ અને આ મૂળ રૂપે આ ના બદલે r2S બનાવી શકે છે અને આ મૂળભૂત રીતે r2S છે પરંતુ અહીં જે રીતે તેને દોરવામાં આવી છે તે રીતે તેને બનાવ્યું છે તેથી તે 3 19 એંગલ 7 56 ઓદ્મ 5 6 3 તેથી એંગલ છે અને તે ઓદ્મ છે તેથી I2VZ છે તેથી આ V છે આ Z 90 5 એન્ગલ 7 56 o એમ્પીયરછે તે અહીં એમ્પીયર લખેલ નથી તેથી અહીં તે લખાયેલું છે તેથી I2 માટે આ વાસ્તવિક ભાગ અને આ કાલ્પનિક ભાગ છે હવે I mVj X m છે તેથી VX એંગલ - 90 છે પણ તે 36 એમ્પીયર આપવામાં આવેલ છે તેથી મૂળભૂત રીતે તે Im j 36 એમ્પીયર છે કારણ કે સમસ્યા માં 36 એમ્પીયરઆપવામાં આવેલ છે તેથી આપણે તેને બદલે સીધું I m j 36 એમ્પીયર લખી શકીએ છીયે હવે કુલ કોર લોસ 1500 વોટ આપવામાં આવે છે ફેઝ 500 વોટ દીઠ કોર લોસ કે તેથી કોર લોસ V I500 છે તેથી I કરંટ 500 V નો કોર લોસ કોમ્પોનન્ટ છે તેથી 500 288 7 તેથી 1 73 એમ્પીયરછે તેથી I 0I i I m છે તેથી તે 1 73 j 36 એમ્પીયરબરાબર હશે તેથી I 1I 0 I 0 I2 સર્કિટ જુઓ જો આ ઉમેરશો તો તે I 1103 2 એંગલ 27 7 એમ્પીયરહશે હવે પાવર ફેક્ટર પછી 27 89 નો cosine હશે કારણ કે વોલ્ટેજ એંગલ તેથી 0 લેવામાં આવે છે અને આ સ્ટેટર કરંટ I છે તેથી આ વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ 27 7 છે તેથી પાવર ફેક્ટર આ 1 89 છે હવે રોટર કોપર લોસ 3 I2 2 r2 છે તેથી 3 આ I2 2 છે આ r2 છે તેથી 1 52 કિલો વોટ છે લોડ રેસિસ્ટન્સ આપણે જાણીએ છીએ r2 1S 1 છે તેથી હવે કુલ મીકેનિકલ પાવર આઉટપુટ 3 I2 2 r2 1 S હશે આ આપણે બરાબર વિકાસ કર્યું છે તેથી આ ભાગ રોટર કોપર લોસ છે રોટર કોપર લોસ 1 SS છે તેથી રોટર કોપર રોટર કોપર લોસ આપણે ફક્ત 1 52 ની ગણતરી કરી છે આ મારું રોટર કોપર રોટર કોપર લોસ યોગ્ય છે તેથી આ 1 0 02 સ્લિપ 0 02 છે તેથી 74 5 કિલો વોટ છે હવે મીકેનિકલ લોસ 70 750 વોટ તે આપવામાં આવે છે મીકેનિકલ લોસ આપવામાં આવે છે તેથી કુલ આઉટપુટ 73 75 કિલો વોટ હશે હવે ઇનપુટ 3 ફેજ છે તેથી 3 V I 1 cos phi છે તેથી 3 500root 3 103 2 છે આ I 1 પાવર ફેક્ટર 0 89 છે તે ખરેખર આ એક આવે છે આ એક ફક્ત રુટ 3 રુટ 3 રુટ 3 અને આ 3 છે તેથી રુટ 3 V આ I છે અને આ cos phi અને divided1000 છે તેથી 10 ની ઘાત 3 છે તેથી તે કિલો વોટ બરાબર છે તેથી એફીશ્યંસી આઉટપુટ ઇનપુટ હશે આ આઉટપુટ છે અને આ ઇનપુટ છે તેથી તે એફીશ્યંસી 0 927 છે તેથી ચોક્કસ બાબત ધ્યાનમાં રાખવાની છે આગળ ઉદાહરણ 7 છે એક 25 h p મતલબ કે હોર્સ પાવર 6 પોલ 50 હર્ટ્ઝ સ્લિપ રીંગ ઇન્ડક્શન મોટર 960 એમ્પીયરપર ફુલ લોડ પર ચાલે છે જેનો રોટર કરંટ 35 પર એમ્પીયરચાલે છે શોર્ટ સર્કિટ ગિઅરમાં કોપર લોસ માટે 250 વોટ અને મીકેનિકલ લોસ માટે 1000 વોટની છે તો 3 ફેજ ના રોટર વિન્ડિંગ માટે ફેજ દીઠ રેસિસ્ટન્સ મેળવો તેથી આ કિસ્સામાં આપણે શું કરીશું તે n S120 fP છે તેથી 1000 rpm મળશે સ્લિપ Sn S nn S તેથી સ્લિપ 4 0 04 મેળવી રહી છે તેથી કુલ આઉટપુટ 25 h p 1 હોર્સ પાવર 746 વોટ છે તેથી તે 18 65 કિલો વોટ છે તેથી કુલ મીકેનિકલ આઉટપુટ પછી 18 65 થશે આ બંને અહીં આપવામાં આવે છે તે અહીં છે શોર્ટ સર્કિટિંગ ગિયરમાં કોપર લોસ માટે તે 250 વોટ છે અને મીકેનિકલ લોસ માટે 1000 વોટ છે તેથી આ વોટ ભાગ્યા 1000 છે તેથી મારે કિલો વોટમાં ફેરવવું પડશે જેથી તે 19 9 કિલો વોટ છે હવે મીકેનિકલ આઉટપુટ રોટર કોપર લોસ 1 SS છે તેથી રોટર કોપર લોસ S S મીકેનિકલ આઉટપુટ હશે તેથી આ S 0 04 તેને મૂકો અહીં મીકેનિકલ આઉટપુટ મૂકો આ એક 829 વોટનું હશે આ 12 નહીં 829 વાદળી શાહી જુઓ 829 કિલો વોટ છે તેથી અહીં તે ખરેખર આ નથી આ એક વાદળી છે 829 કિલો વોટ છે તેથી અહીં પણ તે 0 829 છે 250 તેથી 3 I2 2 r2829 જેને કહો 250 તેથી મારો અર્થ એ છે કે આ બધા કેસ વાદળી છે જેનો આ વિચાર કરવો જોઇએ નહીં આને યોગ્ય ધ્યાનમાં લેવાની જરૂર નથી આ ધ્યાનમાં લેવાની જરૂર નથી તેથી આ કિસ્સામાં 3 I2 2 r2 8 29 હશે જો સમસ્યા તરફ નજર નાખો જો સમસ્યા પર ધ્યાન આપો કે શોર્ટ સર્કિટ ગિઅરમાં કોપર લોસ માટે 250 વોટની પરવાનગી આપે છે તેથી 3 I2 2 r 2 829 250 થશે કારણ કે તેને બનાવવું પડશે કારણ કે તે ખરેખર રોટર કોપર લોસ હશે તેથી તેનો અર્થ એ કે 3 35 2 r2 બરાબર 579 છે તેથી r2 0 158 ઓહમ હશે આ વાદળી શાહી જુઓ આ સાચો જવાબ છે અને આ 250 ને બાદબાકી કરવી પડશે કારણ કે તે અહીં છે શોર્ટ સર્કિટ ગિઅરમાં કોપરની લોસ માટે 250 વોટની મંજૂરી આપતી સમસ્યામાં તે લખ્યું છે જે કુલ સર્કિટના સમકક્ષ રેસિસ્ટન્સ ને બાકાત રાખવામાં આવે છે આ જ હોવું જોઈએ જ્યારે આપણે તેનો હલ કરીએ ત્યારે આ આંકડાઓને હલ કરીએ ત્યારે આને એક જ બાદબાકી કરવી પડશે હવે આગલું ઉદાહરણ 440 વોલ્ટ 50 હર્ટ્ઝ 60 પોલ 6 પોલ 3 ફેજ ઇન્ડક્શન મોટર 80 કિલો વોટના રોટર માટે પાવર ઈનપુટ છે રોટર emf એ છે કે 100 સંપૂર્ણ વૈકલ્પિક ઓલ્ટરનેશન કે જેને ઓલ્ટરનેશન પ્રતિ મિનિટ કહે છે તે બનાવવા માટે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ને અવલોકન કરવામાં આવે છે તેનો અર્થ એ કે રોટર ફ્રીક્વન્સી શોધવાની થાય છે સ્લિપની ગણતરી કરો જો રોટર કરંટ 65 એમ્પીયરહોય તો રોટર ગતિ વિકસિત મીકેનિકલ પાવર ફેજ દીઠ રોટર કોપર લોસ ફેજ દીઠ રોટર રેસિસ્ટન્સ ની ગણતરી કરો તેથી આ કિસ્સામાં સોલ્યુશન Sf2f આપવામાં આવે છે કારણ કે f2 સિવાય તેથી તે f2 10060 છે કારણ કે તે મિનિટ દીઠ 100 સાયકલ બનાવે છે તેથી 10060 સાયકલ પ્રતિ સેકંડ ભાગ્યા 50 છે તેથી S0 033 3 3 n S120 fP છે તેથી ખરેખર 1000 rpm છે અને તે આ બધા ડેટા n રોટર ગતિ 1 S n મૂકતા 1 0 033 1000 તેથી 967 rpm છે હવે આગળ છે વિકસિત મીકેનિકલ પાવર P m1 S PG તેથી P m80 કિલો વોટ છે તેથી P m1 0 033 80 તેથી 77 36 કિલો વોટ છે આગળ ફેજ દીઠ રોટર કોપર લોસ છે તેથી ફેજ દીઠ તે એક તૃતીયાંશ સ્લિપ રોટર ઇનપુટ છે તેથી તે એક તૃતીયાંશ સ્લિપ 8 છે તેથી તે 88 વોટ જેટલો થશે જે 0 88 કિલો વોટનો છે અને તે અને આ એક I2 2 r2 છે કારણ કે ફેજ દીઠ તેથી 3 ત્યાં નથી તે ફેજ દીઠ છે તેથી I2 2 r2880 તેથી r2 મળશે 0 ખૂબ સરળ સમસ્યા ખૂબ સરળ સમસ્યા છે હવે આ એક છે એ 3 ફેજ 500 વોલ્ટ 50 હર્ટ્ઝ 6 પોલ સાથે ઇન્ડક્શન મોટર 0 86 ના પાવર ફેક્ટર સાથે 950 rpm પર 20 હોર્સ પાવર વિકસે છે કુલ મીકેનિકલ લોસેસ 1 hp કે 1 હોર્સ પાવર છે તેથી હવે ગણતરી કરો આ લોડ સ્લિપ રોટર કોપર લોસ ઇનપુટ છે જો સ્ટેટર લોસ કુલ 1500 વોટ લાઇન કરંટ છે આ તેને બનાવવું પડશે જ્યારે પણ આ બધી સંખ્યાત્મક બીજી બાબતોને હલ કરશે આપણે પહેલા સમસ્યા લખીશું અને પછી તેને ઉકેલીશુ હવે આપણે જાણીએ છીએ કે n S120 fP છે તેથી 1000 rpm તે હંમેશની જેમ આવી રહ્યું છે અને S આ સૂત્રને જાણીને તેથી આમાંથી 0 05 મેળવવામાં આવશે તેથી વિકસિત કુલ મીકેનિકલ પાવર 20 આ હશે આમાં hp ઉમેરવી પડશે તેથી 21 1 hp 0 746 કિલો વોટ છે તેથી તે 15 666 કિલો વોટ છે તેથી PG રોટર ઇનપુટ P m1 S આ છે તો P m અને S મુક્તા અહીં 16 5 કિલો વોટ મળશે રોટર કોપર નું લોસ SPG હશે તેથી S અમે જાણીએ છીએ PG જે આપણે જાણીએ છીએ તેથી તે 0 825 કિલો વોટ હશે તેથી કારણ કે S 0 05 અને સ્ટેટર ઇનપુટ P G સ્ટેટર લોસ તેથી PG 16 5 અને સ્ટેટર લોસ 1 5 છે તેથી 18 કિલો વોટ છે અને root 3 V I 1 cos phi 18 કિલો વોટ છે તેથી 18 1000 છે તેથી તેનો અર્થ છે કે I 1 બધા ડેટા આપેલ છે તેથી તે 24 એમ્પીયરહશે તેથી જો આ સમસ્યા જુઓ કે પાવર ફેક્ટરને 0 86 આપવામાં આવે છે યોગ્ય પાવર ફેક્ટર આપવામાં આવે છે અને SPG આપવામાં આવે છે અને આ બધી બાબતોની ગણતરી કરવામાં આવે છે તો અહીં તે છે હું શું કહેું છું ke I 1 સ્ટેટર કરન્ટ ને 24 એમ્પીયર મળશે અને આ પ્રકરણની આ છેલ્લી સમસ્યા માટે આ છેલ્લી સમસ્યા છે તેથી એક 8 પોલ 50 હર્ટ્ઝ 3 ફેજ ઇન્ડક્શન મોટરમાં ફેજ દીઠ 0 07 ઓહ્મની સમકક્ષ રોટર રેસિસ્ટન્સ હોય છે જો તેની સ્ટોલિંગ સ્પીડ 630 rpm છે તો શરૂઆતમાં મહત્તમ ટોર્ક મેળવવા માટે કેટલા રેસિસ્ટન્સ નો સમાવેશ કરવો આવશ્યક છે મેગ્નેટાઇઝિંગ કરંટ ને અવગણો તેથી n S 120 fP છે તેથી આ કિસ્સામાં તે 8 પોલ મશીન છે તેથી તે 750 rpm આવી રહ્યું છે કારણ કે f 50 હર્ટ્ઝ સ્લિપ છે તે ટોર્ક છે જેના માટે સ્લિપ જેના માટે ટોર્ક મહત્તમ છે તેથી Smax Tn S nn S છે કારણ કે આ n ખરેખર સ્ટોલિંગ ગતિ છે એટલે કે તે તે ગતિ છે જેના માટે ટોર્ક મહત્તમ છે તેથી આ 630 rpm છે તેથી આ કિસ્સામાં 750 630750 Smax T 0 16 છે કેમ કે ટોર્ક મહત્તમ છે તે જ સ્ટોલિંગ ટોર્ક છે તેથી r2x 2 SS max T આનો અભ્યાસ કર્યો છે તેથી x 2 r2 0 તેથી 0 16 તેથી 0 44 ઓહમ બરાબર શરૂઆતમાં S 1 આપણે જાણીએ છીએ તેથી r2x 2 0 44 ઓહમ છે આ આપણને 0 44 0 07 ઉમેરવા માટે રેસિસ્ટન્સ મળ્યો તેથી 0 37 ઓહમ છે કારણ કે અહીં તે આપવામાં આવ્યું છે જેનો એક ફેજ દીઠ 0 07 ઓહ્મનો સમકક્ષ રોટર રેસિસ્ટન્સ હોય છે પરંતુ આપણને 0 44 મળ્યો છે 074 ને બાદબાકી કરવી પડશે 37 ઓહ્મ બની રહ્યો છે તેથી સમસ્યામાં તે આપવામાં આવે છે કે ફેજ દીઠ કેટલો રેસિસ્ટન્સ શામેલ થવો જોઈએ 37 ઓહ્મ રેસિસ્ટન્સ હોવો જોઈએ તેથી આ હોવું જોઈએ નહીં તો જવાબ ખોટો હશે આ બાદ કરવો પડશે આ સાથે મને લાગે છે કે આ ઇન્ડક્શન મશીન છે મારે આ બંધ કરવો પડશે કારણ કે તે પ્રથમ વર્ષનું સ્તર છે તેથી થોડો થોડો અભ્યાસ કરવો જરૂરી છે અને હું આશા રાખું છું કે બધાની અંતર્ગત થશે અને જો કોઈ સમસ્યા હોય તો કોઈ સમસ્યા હોય તો ખાસ કરીને નવું હલ કરો શરૂઆતમાં કદાચ જ્યારે આપણે પ્રથમ વખત કરીશું ત્યારે તેના પર થોડીક એકાગ્રતા રાખવાની જરૂર હશે પરંતુ જો તેમાં કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને આ પ્રકારની કોઈ વસ્તુ મૂકો કૃપા કરીને પ્રશ્નને ફોરમમાં મૂકો અમે બધા પ્રશ્નો ની બરાબર સ્પષ્ટતા કરીશું અને કોઈપણ શંકા કોઈપણ દાખલા માં શંકા હોય તો કૃપા કરીને તેને મૂકો અને તે માટે હું તમને સૂચન કરીશ કે તમે કોઈ રેફરન્સ પુસ્તક લો અને બીજી વસ્તુઓ આપેલ છે કોઈપણ પુસ્તક કોઈપણ મશીન ના પુસ્તક ને અનુસરો આ બધી વસ્તુઓ તમને ત્યાં મળી જશે